તેથી અહીં આપણે VLSI ટેસ્ટ ઉપર અમારી ચર્ચા ચાલુ રાખીએ છીએ તેથી અમને યાદ છે કે છેલ્લા કેટલાક લેકચરો દરમિયાન આપણે ખરેખર ટેસ્ટ પાછળની મૂળભૂત પ્રેરણા વિશે વાત કરી હતી અમને તેની શા માટે જરૂર છે પછી આપણે ફોલ્ટ મોડેલિંગ ના ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટેપ્સ વિશે વાત કરી પછી ફોલ્ટ સિમ્યુલેશન અને ત્યાં અસ્તિત્વમાં રહેલી વિવિધ પદ્ધતિઓ વિશે વાત કરી તેથી આજે આપણે સંક્ષિપ્તમાં ટેસ્ટ જનરેશન સમસ્યાને જોઈએ છીએ તેથી આ લેક્ચરનો વિષય ટેસ્ટ પેટર્ન જનરેશન છે હવે હું તમને કહું કે ટેસ્ટ પેટર્ન જનરેશનની સમસ્યા મુશ્કેલ છે કોમ્બિનેશનલ સર્કિટ્સ માટે પણ અમુક ફોલ્ટ્સ માટે ટેસ્ટ જનરેશન કરવામાં ઘણો સમય લાગી શકે છે ત્યાં કેટલાક ફોલ્ટ્સ છે જેને શોધવા મુશ્કેલ હોવાનું કહેવાય છે તેથી ટેસ્ટ જનરેશન સૉફ્ટવેર ને તે ચોક્કસ ફોલ્ટ માટે ટેસ્ટ શોધવાનો પ્રયાસ કરવામાં ઘણો સમય અને પ્રયત્ન કરવાની જરૂર છે તેથી મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે કે સરખામણીમાં ફોલ્ટ સિમ્યુલેશન વધુ ઝડપી છે તેથી લોકો સામાન્ય રીતે શું કરે છે તેઓ ચોક્કસ ફોલ્ટ માટે ટેસ્ટ જનરેટ કરે છે પછી તરત જ તેઓ ફોલ્ટ સિમ્યુલેશન હાથ ધરે છે તે શોધવા માટે કે અન્ય ફોલ્ટ્સ પણ શોધી કાઢવામાં આવે છે તેથી તેઓ ફક્ત તે અન્ય ફોલ્ટ્સને તેમની લક્ષ્ય ફોલ્ટ્ સૂચિમાંથી દૂર કરશે અને બાકીના ફોલ્ટ્સ માટે ટેસ્ટો જનરેટ કરવાનો પ્રયાસ કરશે તો ચાલો આપણે ટેસ્ટ પેટર્ન જનરેશનની મૂળભૂત સમસ્યા જોઈએ તેથી આ સમસ્યામાં ઇનપુટ એટલેકે સર્કિટ નેટ લિસ્ટ અને ફોલ્ટ લિસ્ટ છે તેથી અહીં આપણે આપણી જાતને ફોલ્ટ લિસ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેમાં ફોલ્ટ ઉપર સિંગલ સ્ટેકનો સમાવેશ થાય છે આ સાધન તમને આઉટપુટ તરીકે શું આપશે તે તમને ટેસ્ટ વેક્ટર T નો સમૂહ આપશે જે આ સૂચિ F માંથી ફોલ્ટ્સ શોધવાનો પ્રયાસ કરે છે અને તે તમને તે ફોલ્ટ્સની સૂચિ પણ આપશે જેના માટે તે ટેસ્ટ શોધવામાં સક્ષમ ન હતું હવે સામાન્ય રીતે આ પ્રક્રિયા જે રીતે ચાલે છે તેમાં એવું કંઈ નથી કે મારો અર્થ અહીં પેરેલલ પ્રક્રિયા છે કારણ કે ફોલ્ટ સિમ્યુલેશન ડિડક્ટિવ અને કન્કરન્ટ ફોલ્ટ સિમ્યુલેશન દરમિયાન શું કરવામાં આવ્યું હતું અહીં પ્રક્રિયા ક્રમિક છે તમે ફોલ્ટ લિસ્ટમાંથી એક ફોલ્ટ લઈ ટેસ્ટ જનરેટ કરવાનો પ્રયાસ કરો પછી ફોલ્ટ લિસ્ટમાંથી બીજો ફોલ્ટ્ લઈ ટેસ્ટ જનરેટ કરો અને આની વચ્ચે તમે પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ફોલ્ટ સિમ્યુલેશન હાથ ધરી શકો છો કેટલાક ફોલ્ટ્સ દૂર કરી રહ્યા છીએ જે શોધી કાઢવામાં આવી રહ્યા છે તેથી હું અગાઉ પણ કેટલાક ઉદાહરણો આપું છું તેથી હું અહીં પુનરાવર્તન કરું છું ટેસ્ટ પેટર્ન જનરેશન કરવા પાછળની મૂળભૂત પ્રેરણા એ જરૂરી છે કે ટેસ્ટ વેક્ટર્સની સંખ્યામાં ભારે ઘટાડો કરવો કારણ કે અમારું લક્ષ્ય ફોલ્ટના ચોક્કસ સમૂહને ટેસ્ટ કરવાનું છે હવે શક્ય છે કે તે કરવા માટેનો શ્રેષ્ઠ પાથ એ આપેલ કાર્યના ટ્રુથ ટેબલની તુલના કરવાનો છે પરંતુ તમે સમજી શકો છો કે ટ્રુથ ટેબલનું આ કદ ખૂબ ઝડપથી વધી શકે છે તેથી તે ખૂબ જ શક્ય અભિગમ નથી તેથી માની લઈએ કે મારી પાસે લક્ષ્ય ફોલ્ટનું મોડેલ છે ઉદાહરણ તરીકે સિંગલ સ્ટેક એટ ફોલ્ટ હું શોધવા માંગુ છું કે સારું શું છે મારો મતલબ એ છે કે હું એટલો ઑપ્ટિમમ નહીં કરું કારણ કે ઑપ્ટિમમ શોધવું ફરીથી ગણતરીની રીતે ખૂબ જ મુશ્કેલ છે ટેસ્ટ વેક્ટર્સનો એક સારો સેટ શોધો જે આપેલ સેટમાંથી તમામ ફોલ્ટ્સ શોધવાનો પ્રયાસ કરશે તેથી કેટલાક ઉદાહરણો અહીં દર્શાવ્યા છે મેં આનો ઉલ્લેખ અગાઉ પણ કર્યો હતો ચાલો આપણે ૪ ઇનપુટ AND ગેટ કહીએ તેથી સામાન્ય ટ્રુથ ટેબલની સરખામણી માટે 4 ઇનપુટ AND ગેટને 5 ટેસ્ટ વેક્ટરની જરૂર પડશે અને 4 ના પાવર 2 માટે નહીં સામાન્ય રીતે તમારે 16 વેક્ટર્સની જરૂર પડશે પરંતુ જો તમે આ ફોલ્ટ્ ઉપર સ્ટક થયેલાને લક્ષિત કરો છો તો ફોલ્ટ્ ઉપર માત્ર એક જ સ્ટક થયેલું છે તો તમારે માત્ર 5 ટેસ્ટ વેક્ટર્સની જરૂર પડશે પ્રથમ 4 ટેસ્ટ વેક્ટર્સ ઇનપુટ્સ ઉપર 1 ફોલ્ટ ઉપર સ્ટક થયેલાને શોધી કાઢશે પ્રથમ 1 ઉપર સ્ટક થયો હતો બીજો 1 ઉપર સ્ટક થયો હતો અને તેથી વધુ અને તે આઉટપુટ ઉપર 1 ફોલ્ટ ઉપર સ્ટક થયેલો પણ શોધી કાઢશે જ્યારે છેલ્લું ટેસ્ટ વેક્ટર તમામ 1 પેટર્ન આ ઇનપુટ ઉપર 0 ફોલ્ટ્સ ઉપર સ્ટક થયેલા આને શોધી કાઢશે તેમજ આ આઉટપુટ ઉપર 0 ફોલ્ટ્સ ઉપર સ્ટક થયેલું છે પરંતુ ઓડ સંખ્યામાં ઇનપુટ્સ સાથેના એક્સક્લુસિવ OR ગેટ માટે ચાલો કહીએ કે 5 આપણને ફક્ત 2 ટેસ્ટ વેક્ટર 0 0 0 0 0 અને 1 1 1 1 1 ની જરૂર છે તેથી જો તમે નિષ્કપટ ટ્રુથ ટેબલની સરખામણી કરી હોય તો 32 ટેસ્ટ વેક્ટરની સરખામણીમાં આ પણ આપણે અગાઉ ચર્ચા કરી છે તેથી ટેસ્ટ પેટર્ન બનાવવા પાછળની આ પ્રેરણા છે કે જો આપણી પાસે ફોલ્ટ્સનો લક્ષ્યાંક હોય તો આપણે જરૂરી ટેસ્ટ વેક્ટર્સની સંખ્યાને ઘણી ઓછી સંખ્યામાં ઘટાડી શકીએ છીએ તેથી ચાલો કેટલાક ઉદાહરણો લઈએ તેથી અહીં આપણી પાસે 2 સ્તર AND OR સર્કિટ છે તમે જોઈ શકો છો તેમ 3 ગેટ છે તમે જોઈ શકો છો કે ત્યાં કેટલી લાઇન 1 2 3 4 5 6 7 છે તેથી કુલ 14 ફોલ્ટ્સ છે હવે આ કોષ્ટક તમને ટેસ્ટ પેટર્ન જનરેશન પ્રોગ્રામનું પરિણામ બતાવે છે તેથી જો તમે ટેસ્ટ પેટર્ન જનરેશન પ્રોગ્રામ ચલાવો છો તો ટૂલને કહે છે કે હું અહીં ફસાયેલા તમામ સિંગલ ડિટેક્ટ કરવા માંગુ છું તો ટૂલ તમને આ 5 ટેસ્ટ વેક્ટર આપશે આ 5 યુનીક નથી કેટલાક ટેસ્ટ વેક્ટર અલગ પણ હોઈ શકે છે પરંતુ તમે આ 1 0 1 1 પેટર્ન 1 0 1 1 સરળતાથી ચકાસી શકો છો તેથી જો તમે 1 0 એપ્લાય કરો છો તો આ E 1 હશે જો તમે 1 1 તરીકે CD એપ્લાય કરો છો તો F પણ 1 હશે તેથી 1 1 નો અર્થ G પણ 1 હશે તેથી તમે સરળતાથી ચકાસી શકો છો કે આ પેટર્ન શોધી શકે છે કારણ કે આ બધા ફોલ્ટ્સ છે જો A 0 ઉપર સ્ટક થયેલો હોય તો બંને ઇનપુટ 0 0 હશે E 0 હશે અને તેથી G 0 હશે તેથી જો G આમ બદલાશે જ્યારે પણ અંતિમ આઉટપુટ બદલાશે ત્યારે આપણે કહી શકીએ કે આપણે ડિફોલ્ટ શોધી કાઢ્યું છે એવી જ રીતે C 0 ઉપર સ્ટક થયેલું છે C 0 ઉપર સ્ટક થયેલું છે તે F 0 કરશે આ 0 ઉપર સ્ટક થયેલું છે તે જ F 0 ઉપર સ્ટક થશે જો આ 0 હશે તો G પણ 0 બનશે અને એટલેકે G 0 ઉપર સ્ટક થશે ત્યાં બીજી એક ભૂલ છે જે હું ચૂકી ગયો છું જે તેમનો G 0 ઉપર સ્ટક થયેલો હશે G 0 ઉપર સ્ટક થયેલો પણ અહીં હોવો જોઈએ એવી જ રીતે અહીં 0 0 1 1 અને આ બીજી પેટર્ન છે આ 1 ફોલ્ટ ઉપર સ્ટક થયેલા આમાંથી કેટલાકને શોધી શકે છે A 1 ઉપર સ્ટક થયેલું B 1 ઉપર સ્ટક થયેલું અથવા E ઉપર સ્ટક થયેલું અને એટલેકે અંતિમ આઉટપુટ 1 ઉપર સ્ટક થયેલું કારણ કે સામાન્ય રીતે અહીં આઉટપુટ 0 હશે તેવી જ રીતે હું અન્ય 3 ટેસ્ટ પેટર્ન બતાવું છું અને તે ફોલ્ટ્સ શું છે તે બતાવું છું અને કયા ફોલ્ટ્સ શોધી રહ્યા છે તેથી હું કહી શકું છું કે મારો ટેસ્ટ સેટ જે જનરેટ થઈ રહ્યો છે તેમાં આ 5 ટેસ્ટ પેટર્નનો સમાવેશ થાય છે ચાલો ખૂબ જ નિષ્કપટ અભિગમથી શરૂઆત કરીએ ચાલો ટ્રુથ ટેબલમાંથી ટેસ્ટ શોધવાનો પ્રયાસ કરીએ આપણે આ પ્રકારની સર્કિટને સમસ્યા તરીકે લઈએ છીએ તેથી મારો મતલબ એ છે કે આ ફરીથી 2 સ્તર AND OR સર્કિટ છે તેથી અહીં આપણે આ લાઇન ઉપર 0 ફોલ્ટ ઉપર સ્ટક થયેલા ડિટેક્શનને લક્ષ્યાંકિત કરી રહ્યા છીએ પ્રથમ AND ગેટના આઉટપુટને લક્ષ્ય બનાવી રહ્યા છીએ તેથી આપણે તેને આલ્ફા કહીએ છીએ આલ્ફા એ ફોલ્ટ છે જે આ લાઇન ઉપર 0 ફોલ્ટ ઉપર સ્ટક થયેલો છે તેથી તમે શું કરો છો આપણે ફક્ત ટ્રુથ ટેબલ લખીએ છીએ જે ઇનપુટ્સ a b c છે તેથી ફોલ્ટ્ની ગેરહાજરીમાં મૂળ કાર્ય આ ab અથવા ac ની અનુભૂતિ કરે છે તેથી આ અનુરૂપ ટ્રુથ ટેબલ છે આ ફોલ્ટ ફ્રી ફંક્શન માટે આઉટપુટ કોલમ છે તે ab અથવા ac છે તમે જોશો કે જ્યારે ab 1 છે અથવા ac 1 છે તો આઉટપુટ 1 છે હવે જો અહીં 0 ફોલ્ટ ઉપર સ્ટક થયેલો હોય તો આ OR ગેટનું આ પહેલું ઇનપુટ હંમેશા 0 રહેશે તેથી હવે ફોલ્ટી ફંક્શન માત્ર ac બને છે તેથી મેં ફોલ્ટી ફંક્શન f આલ્ફા પણ બતાવ્યું છે જ્યાં તમે માત્ર ac જુઓ છો જો તે સાચું હોય તો માત્ર આઉટપુટ 1 છે તેથી કહેવાતા ટ્રુથ ટેબલ આધારિત અભિગમ કહે છે કે જો મારી પાસે ટ્રુથ ટેબલ હોય અને જો મારી પાસે ફોલ્ટ ફ્રી ફંક્શન અને ફોલ્ટી ફંક્શન આઉટપુટ સાથે હોય તો પછી હું હરોળ શોધવાનો પ્રયત્ન કરું છું કે આઉટપુટ ક્યાં અલગ છે જેમ કે અહીં આ હરોળમાં આઉટપુટ અલગ છે તેથી ફોલ્ટ ફ્રી ફંક્શન 1 છે અને ફોલ્ટી ફંક્શન 0 છે તેથી મેં અગાઉ કહ્યું તેમ ડિટેક્શન માટેની શરત એ છે કે ટેસ્ટ વેક્ટર માટે f અને f આલ્ફાના એક્સક્લુસિવ OR 1 હોવો જોઈએ XOR એટલે કાં તો 0 1 અથવા 1 0 થાય પછી શરત કહે છે કે પછી જ તમે ફોલ્ટ શોધી શકો છો તેથી અહીં તે 1 શૂન્ય છે તેથી XOR 1 છે તેથી આ સંતુષ્ટ થાય છે તેથી અહીંથી તમે કહી શકો છો કે આ ચોક્કસ ફોલ્ટ માટે એક ટેસ્ટ વેક્ટર 1 1 0 છે પરંતુ જો તમે જોયું હોય કે જ્યાં આ સ્થિતિ છે ત્યાં એક કરતાં વધુ હરોળો છે તો શોધ માટે ઘણી ટેસ્ટ પેટર્ન યોગ્ય છે પરંતુ આ કિસ્સામાં આ યુનીક 1 1 0 છે હવે ચાલો બુલિયન તફાવતની પદ્ધતિ જોઈએ આપણે પહેલા બુલિયન તફાવતની પદ્ધતિ એક અલગ સંદર્ભમાં જોઈ છે જ્યાં તમે ખોટા પાથને જોઈ રહ્યા છો ત્યાં ટાઇમિંગ એનાલિસીસ છે પરંતુ અહીં તમે જોશો કે બુલિયન તફાવતનો સમાન ખ્યાલ કેવી રીતે આપેલ ફંક્શન માટે ટ્રુથ ટેબલ સ્પષ્ટ રીતે બનાવ્યા વિના તમામ સંભવિત ટેસ્ટ વેક્ટર જનરેટ કરવા માટે ફંક્શનનો ઉપયોગ કરી શકાય છે ચાલો મૂળભૂત ખ્યાલ જોઈએ તેથી પ્રથમ મુદ્દો એ છે કે આ એક એલ્જેબ્રિકી algebraic પદ્ધતિ છે આ એલ્જેબ્રિક પદ્ધતિનો અર્થ છે કે આપણે અમુક એલ્જેબ્રિક મેનીપ્યુલેશન ઉપર આધાર રાખીએ છીએ તેથી તે એલ્જેબ્રિક મેનીપ્યુલેશન છે તેને અમલમાં મૂકવું થોડું મુશ્કેલ છે આ પદ્ધતિ કમ્પ્યુટર પ્રોગ્રામ તરીકે અમલમાં મૂકવા માટે ખૂબ અનુકૂળ નથી તેથી આ ખ્યાલમાં સરળ હોવાનું કહે છે પરંતુ ઓટોમેશન ના સંદર્ભમાં અથવા તેના માટે પ્રોગ્રામ લખવા માટે તે થોડું મુશ્કેલ છે તેથી તમે બુલિયન તફાવતની વ્યાખ્યા યાદ કરી છે જેની આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી ઇનપુટ વેરીએબલનો બુલિયન તફાવત ચાલો ફંક્શન f કહીએ જ્યાં ઇનપુટ વેરીએબલ X1 X2 થી Xn છે વેરીએબલમાંના એકના સંદર્ભમાં બુલિયન તફાવત Xi ને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે એમ કહીએ આપણે ડેરિવેટિવ્સ સંકેત dfdxi તરીકે સૂચિત કરીએ છીએ હવે તમે વ્યુત્પન્ન ડેરિવેટિવ્સ સંકેત વિશે વિચારો જ્યારે તમે કેલ્ક્યુલસમાં ડેરિવેટિવ્સનો અભ્યાસ કર્યો ત્યારે dydx શું સૂચવે છે dydx સૂચવે છે કે જો આપણે x ને એકમ રકમથી બદલીએ તો y માં કેટલો તફાવત છે તે dydx પાછળનો મૂળ વિચાર છે તેથી અહીં પણ તે કંઈક સમાન છે તે કહે છે કે જો હું Xi ને બદલીશ તો f માં શું ફેરફાર થશે તેથી જે રીતે આ માપવામાં આવે છે તે બરાબર છે મેં કહ્યું Xi થી 0 આ એક સબ ફંક્શન છે જ્યાં અન્ય વેરિયેબલ્સ સમાન રહે છે ફક્ત Xi 0 છે મેં Xi થી 1 કહ્યું તેનો અર્થ એ છે કે હું Xi નું વેલ્યૂ બદલી રહ્યો છું અને હું જોઈ રહ્યો છું કે f ની વેલ્યૂ બદલાઈ રહ્યું છે કે નહીં તેનો અર્થ એ છે કે હું એક એક્સક્લુસિવ OR કરી રહ્યો છું જો હું જોઉં કે આ ભાગ 0 છે આ ભાગ 1 અથવા 1 અને 0 છે તો હું કહીશ કે f માં પણ તફાવત છે તેથી ટૂંકમાં આપણે તેને fi0 XOR fi1 તરીકે દર્શાવીએ છીએ fi0 એટલે i th વેરીએબલને 0 કહેવામાં આવે છે i th વેરિયેબલને 1 કહેવાય છે આ બુલિયન તફાવતની વ્યાખ્યા છે હવે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જણાવો તેથી બુલિયન તફાવત મૂળભૂત રીતે મેં કહ્યું તેમ તે એવી સ્થિતિનો ઉલ્લેખ કરે છે કે જેના હેઠળ જો તમે Xi ને બદલશો તો f ની કિંમત પણ બદલાશે તેનો અર્થ એ છે કે પરિવર્તન આઉટપુટમાં પ્રચાર કરશે આ બુલિયન તફાવતનો ખ્યાલ છે મને ફરીથી પાછા જવા દો તે કહે છે કે જો હું Xi ની કિંમત બદલીશ તો આ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે f પણ બદલાઈ રહ્યું છે જો dfdXi એક સમાન હોય તો કહી દો જેનો અર્થ છે કે આ 0 1 અથવા 1 0 છે જેનો અર્થ છે કે જો હું Xi બદલું છું તો f પણ બદલાઈ રહ્યું છે અથવા જે બીજા શબ્દોમાં કહે છે કે Xi લાઇનમાં કોઈપણ ફેરફાર ફેરફારના સંદર્ભમાં આઉટપુટમાં પ્રચાર કરે છે એટલે કે જો Xi બદલાય છે f પણ બદલાય છે તેથી આ ખ્યાલના આધારે આપણે ચોક્કસ ફોલ્ટને શોધવા માટે જરૂરી અને પર્યાપ્ત પરિસ્થિતિઓ નક્કી કરી શકીએ છીએ ચાલો કહીએ કે Xi C ઉપર સ્ટક થયેલો છે જ્યાં C 0 અથવા 1 હોઈ શકે છે તેથી ફોલ્ટને શોધવા માટે 2 શરતો છે તેથી આ અહીં ઉલ્લેખ છે પ્રથમ શરત અહીં જણાવે છે કે આપણે C પ્રાઇમ તરીકે દર્શાવેલ રિવર્સ લોજિક વેલ્યૂ એપ્લાય કરવાની જરૂર છે તેથી જો તે 0 ફોલ્ટ ઉપર સ્ટક થયેલો હોય તો મારે ફોલ્ટને ઉત્તેજિત કરવા માટે આ લાઇન ઉપર 1 એપ્લાય કરવો પડશે જેમ કે હું અહીં એક ઉદાહરણ આપી રહ્યો છું ચાલો આપણે એક ગેટનું સૌથી સરળ ઉદાહરણ લઈએ ધારો કે આપણે આ લાઇન ઉપર 0 ઉપર સ્ટક થયેલા શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી અમારી પ્રથમ જરૂરિયાત આ લાઇન ઉપર રિવર્સ લોજિક વેલ્યૂ એપ્લાય કરવાની રહેશે જે 0 નું કોમ્પ્લિમેન્ટ 1 છે અને બીજી આવશ્યકતા અહીં યોગ્ય લોજીક વેલ્યૂ એપ્લાય કરવાની રહેશે કે આ લાઇન ઉપર જે આ ફેરફાર થઈ રહ્યો છે તે ફોલ્ટ ફ્રી 0 ફોલ્ટ 1 છે આ ફેરફાર આઉટપુટમાં પ્રચાર કરવો જોઈએ AND ગેટ માટે મારે 1 એપ્લાય કરવું પડશે જે અન્ય ઇનપુટ માટે નોન કંટ્રોલિંગ વેલ્યૂ છે જેથી આ ફેરફાર આગળ વધે આ 2 શરતો છે તેથી આનો અહીં ઉલ્લેખ છે પ્રથમ Xi ઉપર વિપરીત લોજિક વેલ્યૂ એપ્લાય કરવું આવશ્યક છે જેનો અર્થ થાય છે કે ચોક્કસ લાઈન Xi ની ફોલ્ટ મુક્ત અને ફોલ્ટી સર્કિટ ગોઠવણીમાં વિવિધ લોજીક વેલ્યૂઝ હશે અને બીજું લાઇન Xi ઉપરનો ફેરફાર ઓછામાં ઓછા 1 આઉટપુટમાં પ્રચારિત હોવો જોઈએ આ 2 શરતો છે હવે બીજી શરત તમે જુઓ છો તે બુલિયન તફાવત દ્વારા સ્પષ્ટ કરી શકાય છે dfdXi શું સૂચવે છે તે દર્શાવે છે કે જો Xi એ f માં ફેરફારનું કારણ બની રહ્યું હોય તો તે પરિવર્તન છે જે બરાબર ફોલ્ટ પ્રચારની સ્થિતિ છે તેથી આપણે આ 2 અવલોકનોને જોડી શકીએ છીએ અને તમે ટેસ્ટ વેક્ટરની જનરેશન માટે સ્થિતિ નક્કી કરી શકો છો તેનો સારાંશ અહીં આપવામાં આવ્યો છે ટેસ્ટ વેક્ટરનો સમૂહ જે ફોલ્ટ્ Xi 0 ઉપર સ્ટક થયેલો છે તે શોધી શકે છે તે 2 વસ્તુઓ Xi ના ઉત્પાદન દ્વારા આપવામાં આવશે જેનો અર્થ શું છે મારો મતલબ છે કે મેં Xi 0 ઉપર સ્ટક થયેલું છે તે શોધવાનો પ્રયાસ કર્યો છે એટલે મારે રિવર્સ લોજિક વેલ્યૂ એપ્લાય કરવું પડશે હું તેને Xi દ્વારા સૂચિત કરું છું કારણ કે જો આ ફંક્શન 1 હોવું જોઈએ તો Xi અને આ બંને 1 હોવા જોઈએ તેથી Xi બરાબર 1 નો અર્થ છે કે હું રિવર્સ લોજિક વેલ્યુ એપ્લાય કરી રહ્યો છું અને dfdXi બરાબર 1 નો અર્થ થાય છે કે ફોલ્ટનો પ્રચાર થઈ રહ્યો છે ફેરફારોનો પ્રચાર થઈ રહ્યો છે તેથી Xi dfdXi બરાબર 1 છે જો હું આ ઈક્વેશન સોલ્વ કરું તો આ મને તમામ સંભવિત ઇનપુટ સંયોજનો આપશે જેના માટે આ સ્થિતિ સંતુષ્ટ છે અને તેઓ આ ફોલ્ટ માટે આ સેટઅપ ટેસ્ટ વેક્ટરની રચના કરશે તેવી જ રીતે Xi 1 ઉપર સ્ટક થઈ ગયેલા ફોલ્ટ્ માટે હું ફક્ત Xi પ્રાઇમ Xi ડેશનો ઉપયોગ કરું છું કારણ કે હવે Xi એ સેટ કરવું પડશે જેની વેલ્યૂ 0 છે તેથી આ 2 નું ઉત્પાદન 1 હશે તેથી Xi ડેશ બરાબર 1 એટલે Xi 0 બરાબર છે એટલેકે ફેરફાર આઉટપુટ સુધી પ્રસારિત થશે તેથી 2 પરિસ્થિતિઓ ફોલ્ટ્ને ઉત્તેજિત કરે છે અને ફોલ્ટ્ને ઉત્તેજિત કરવા માટે ફોલ્ટ્નો પ્રચાર કરે છે હું ફોલ્ટ્ની ધ્રુવીયતાને આધારે Xi અથવા Xi બારનો ઉપયોગ કરું છું અને ફોલ્ટ્નો પ્રચાર કરવા માટે હું બુલિયન તફાવતનો બીજો શબ્દ વાપરી રહ્યો છું આ 2 નું પ્રોડક્ટ 1 હોવું જોઈએ તેથી ચાલો એક સરળ ઉદાહરણ માટે કામ કરીએ ગેટ લેવલ નેટ લિસ્ટને ધ્યાનમાં લો જેમાં 5 ગેટનો સમાવેશ થાય છે ધારો કે આપણે 0 ઉપર સ્ટક થયેલા ફોલ્ટ C અને 1 ઉપર સ્ટક થયેલા C માટે ટેસ્ટો જનરેટ કરવા માગીએ છીએ તેથી જો તમે માત્ર બુલિયન મેનીપ્યુલેશન કરો છો તો આ ફંક્શન A અથવા B C પ્રાઇમ છે અને C પ્રાઇમ અને બીજી સાઇટ C D અથવા C D છે આ ફંક્શન છે તેથી આપણે લાઇન C ઉપર ફોલ્ટ્સ શોધવાનું લક્ષ્ય રાખીએ છીએ આપણે બુલિયન તફાવત dF dC ની ગણતરી કરીએ છીએ તો આપણે શું કરીએ આપણે પહેલા 0 ની બરાબર C એપ્લાય કરીએ જો હું C 0 ની બરાબર એપ્લાય કરું તો બીજી ટર્મ અદૃશ્ય થઈ જાય છે અને C બાર 1 થઈ જાય છે તેથી અમારી પાસે A પ્લસ B A પ્લસ B બાકી છે અને આપણે C XOR કહ્યું આપણે C બરાબર 1 કહ્યું જો મેં કહ્યું કે C બરાબર 1 છે તો પ્રથમ પદ અદૃશ્ય થઈ જશે કારણ કે C પ્રાઇમ 0 હશે અને આ શબ્દ ફક્ત D હશે તેથી જો તમે તેને સરળ કરો તો તમને આ અભિવ્યક્તિ મળશે હવે 0 ઉપર સ્ટક થયેલા C માટે શોધવા માટેની શરત C હશે અને dF dC બરાબર 1 હશે તેથી તમે આ dF dC ને C વડે ગુણાકાર કરો તેથી શરત ACD પ્રાઇમ BCD પ્રાઇમ અથવા A પ્રાઇમ B પ્રાઇમ C D બરાબર 1 છે તેથી આમાંથી તમે કહી શકો કે તમે 3 ટેસ્ટ વેક્ટર જનરેટ કર્યા છે પ્રથમ વેક્ટર કહે છે કે A 1 હોવું જોઈએ C 1 હોવું જોઈએ D 0 હોવું જોઈએ અને B ડોન્ટ કેર છે તેથી વાસ્તવમાં આ 2 ટેસ્ટ વેક્ટર છે તો B કાં તો 0 અથવા 1 હોઈ શકે છે હું તેને ડોન્ટ કેર છે તેમ બતાવું છું બીજો કહે છે કે A ડોન્ટ કેર છે તો B 1 C 1 D 0 છે પરંતુ ત્રીજો 1 જે 0 0 1 1 કહે છે તેથી આપણે તમામ સંભવિત ટેસ્ટો જનરેટ કર્યા છે જે 0 ઉપર સ્ટક થયેલા C ને શોધી શકે છે તેવી જ રીતે 1 ઉપર સ્ટક થયેલા C માટે આપણે dF dC ને C પ્રાઇમ વડે ગુણાકાર કર્યો છે અમને આના જેવી અભિવ્યક્તિ મળે છે અને આ 1 થવા માટે આ ત્રણ ઉત્પાદન શરતો ઓછામાં ઓછી 1 છે આ અથવા આ અથવા આ કોઈપણ 1 હોવી જોઈએ તેથી શરતો છે કે A C બાર D બાર A C બાર D બાર D એ ડોન્ટ કેર છે અને તેવી જ રીતે આ છે તેથી તમે જુઓ છો કે આ ખૂબ જ સરળ પદ્ધતિ છે જે અમને તમામ સંભવિત ટેસ્ટો નક્કી કરવા દે છે જે ચોક્કસ ફોલ્ટ શોધી શકે છે પરંતુ અહીં એક વસ્તુ મેં પદ્ધતિને સમજાવવા માટે માત્ર એક ઉદાહરણ આપ્યું છે અને આ ઉદાહરણ મેં જે પણ બતાવ્યું છે મેં ધાર્યું છે કે ફોલ્ટ ઇનપુટમાં દેખાઈ રહી છે પરંતુ સામાન્ય રીતે ફોલ્ટ એક લાઈનમાં પણ દેખાઈ શકે છે જે ક્યાંક વચ્ચે હોય છે તેથી જેમના માટે બુલિયનની સંખ્યા છે મારો મતલબ છે કે બુલિયન તફાવત નિયમો કે જે તમે એપ્લાય કરી શકો છો જેમાં નોંધપાત્ર પ્રમાણમાં ફંક્શન મેનિપ્યુલેશનની જરૂર હોય છે મેં આ ઉદાહરણો અહીં દર્શાવ્યા નથી પરંતુ હું તમને કહી દઉં કે આંતરિક ફોલ્ટ્સ શોધવા માટે સર્કિટ સમસ્યા થોડી વધુ મુશ્કેલ છે આપણે ફંક્શનના નિયમો સબ ફંક્શન્સ પેટા ફંક્શન્સના બુલિયન તફાવતની ગણતરી કરવી પડશે તેમને ફરીથી જોડવા પડશે તે થોડી સંકળાયેલી પ્રક્રિયા છે પરંતુ તે કરી શકાય છે પરંતુ મુશ્કેલી એ છે કે મેં કહ્યું તેમ સમગ્ર પ્રક્રિયામાં અભિવ્યક્તિઓની હેરફેરનો સમાવેશ થાય છે જે ટૂલ અથવા પ્રોગ્રામનો ઉપયોગ કરીને સ્વયંસંચાલિત રીતે કરવું થોડું મુશ્કેલ છે તેથી મોટાભાગના આધુનિક સાધનો કે જેઓ ટેસ્ટ જનરેશન માટે ઉપયોગમાં લેવાય છે તેઓ અમુક પ્રકારના પાથ સેનિટાઈઝેશન અભિગમનો ઉપયોગ કરે છે પરંતુ હું તમને ફરીથી કહી દઉં કે જે વ્યવહારિક પદ્ધતિઓ ત્યાં છે તે અહીં ટૂંકા ગાળામાં ચર્ચા કરવા માટે ખૂબ જ કોમ્પ્લેક્સ છે તેથી હું તમને પાથ સેન્સિટાઇઝેશન પાછળનો મૂળભૂત ખ્યાલ આપીશ અને હું તમને કહીશ કે પડકારો શું છે અસ્તિત્વમાં છે તે પદ્ધતિઓ અને સાધનો તેઓ આ પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કરે છે અને સંખ્યાબંધ હ્યુરિસ્ટિક્સ નો ઉપયોગ કરે છે જેમ કે ટેસ્ટ જનરેશન ઝડપી બની શકે છે તેથી અહીં પ્રથમ મુદ્દો એ છે કે તે બુલિયન તફાવતના ખ્યાલમાં સમાન છે કેવી રીતે કારણ કે અહીં પણ આપણે શોધવા માટેની 2 શરતોને સંતોષીએ છીએ પ્રથમ ફોલ્ટ્ ઉત્તેજક છે બીજું ફોલ્ટ્ની અસરનો પ્રચાર કરવો પરંતુ મુખ્ય તફાવત આ પેટા બુલેટ્સમાં રહેલો છે બુલિયન ડિફરન્સ ફંક્શન સ્પેસિફિકેશનથી કામ કરે છે જેમ કે તમે અગાઉની સ્લાઇડમાં જુઓ છો આપણે ફંક્શનના આ સ્પેસિફિકેશનથી બુલિયન એક્સપ્રેશન તરીકે શરૂઆત કરી હતી ત્યાંથી આપણે બધું બરાબર કર્યું પરંતુ તેનાથી વિપરીત પાથ સેન્સિટાઇઝેશન ફંક્શનને બિલકુલ જોયું નથી તે સીધા જ સર્કિટ નેટ લિસ્ટ ગેટ અને ત્યાંના ઇન્ટરકનેક્શનને જુએ છે તેથી પાથ સેન્સિટાઇઝેશનની પદ્ધતિ ઓછામાં ઓછી ચિંતા કરે છે કે ફંકશન શું છે જે સર્કિટ દ્વારા સમજાયું છે પરંતુ તે વાસ્તવિક સર્કિટ વર્ણનમાં વધુ રસ ધરાવે છે તેથી તમને યાદ છે કે અગાઉ આપણે ગેટના કંટ્રોલિંગ અને નોન કંટ્રોલિંગ વેલ્યૂઝની ચર્ચા કરી હતી તેથી આઉટપુટમાં ગેટ ઇનપુટમાં ફેરફારનો પ્રચાર કરવા માટે અન્ય ઇનપુટને અનુરૂપ નોન કંટ્રોલિંગ વેલ્યૂઝ માટે કહેવા આવશ્યક છે તો મને તમારી યાદો તાજી કરવા દો તેથી જો મારી પાસે AND ગેટ છે તો ધારો કે તે 3 ઇનપુટ AND ગેટ છે આ જ NAND ગેટ માટે સાચું હશે જે હું તેને બાજુમાં બતાવી રહ્યો છું ધારો કે અહીં હું 0 ઉપર સ્ટક થયેલો હોય 1 ઉપર સ્ટક થયેલો હોય પ્રથમ લાઇનમાં ફોલ્ટને ધ્યાનમાં લઈ રહ્યો છું તેથી જો તે 0 ઉપર સ્ટક થયેલો છે તો મારે 1 એપ્લાય કરવો પડશે જો તે 1 ઉપર સ્ટક થયેલો છે તો મારે 0 એપ્લાય કરવું પડશે જેનો અર્થ એ છે કે હું આ લાઇનમાં ફેરફાર કરી રહ્યો છું પરંતુ આ ફેરફારને આઉટપુટમાં પ્રસારિત કરવા માટે તમે AND ગેટ માટે યાદ કરો છો નોન કંટ્રોલિંગ વેલ્યૂ 1 તરીકે જેનો અર્થ છે કે હું NAND માટે 1 માટે સમાન રીતે નોન કંટ્રોલિંગ વેલ્યૂઝ એપ્લાય કરું છું તેથી જે પણ ફેરફાર છે તે આઉટપુટમાં સિગ્નલ ફેરફાર તરીકે પ્રચાર કરવામાં આવશે NAND માટે તે ઈન્વર્જન હશે પરંતુ તેમ છતાં ફેરફાર થશે જો આ લાઈન 0 થી 1 માં બદલાય છે તો આ 1 થી 0 માં બદલાશે પરંતુ AND માટે તે જ દિશામાં બદલાશે પરંતુ તેવી જ રીતે OR ગેટ માટે જો તમારી પાસે OR હોય તો નોન કંટ્રોલિંગ વેલ્યૂઝ અલગ OR અને NOR સમાન હોય છે તેથી જો આ લાઇન અને આ લાઇનમાં આપણી ફોલ્ટ હોય તો અહીં નોન કંટ્રોલિંગ વેલ્યૂઝ શૂન્ય હશે કારણ કે જો તમે 1 એપ્લાય કરો છો તો તે કંટ્રોલિંગ વેલ્યૂ છે જે આઉટપુટને 1 બનાવવા માટે દબાણ કરશે તેથી આ ફેરફાર પ્રચાર કરશે નહીં તેથી આ નોન કંટ્રોલિંગ વેલ્યૂઝ છે પરંતુ તમે એક એક્સક્લુસિવ OR ગેટ વિશે વિચારો છો ચાલો આપણે ઉદાહરણ તરીકે 3 ઇનપુટ વાળુ 1 XOR ગેટ લઈએ તેથી f આના જેવી અભિવ્યક્તિ દ્વારા આપવામાં આવે છે મારો મતલબ બેકી સંખ્યામાં ઇનપુટ 1 હોવું જોઈએ તેથી A બાર B બાર C અથવા A બાર B C બાર અથવા A B બાર C બાર અથવા A B C છે તેથી અહીં સારી વાત એ છે કે જો હું આ ફોલ્ટ્નો પ્રચાર કરવા માંગું છું તો હું અન્ય ઇનપુટ ઉપર મનસ્વી વેલ્યૂઝ એપ્લાય કરી શકું છું કારણ કે XOR ગેટ માટે કંટ્રોલિંગ ઇનપુટ જેવું કંઈ નથી દરેક ઇનપુટ કન્ટ્રોલિંગ છે દરેક ઇનપુટ નોન કંટ્રોલિંગ છે ચાલો આપણે કહીએ કે હું B 0 અને C 1 એપ્લાય કરું છું ચાલો જોઈએ કે શું થાય છે B 0 C 1 એટલે આ 1 બનશે B 0 આ અદૃશ્ય થઈ જશે B 0 C 1 આ પણ અદૃશ્ય થઈ જશે C પ્રાઇમ છે B 0 C 1 આ પણ અદૃશ્ય થઈ જશે તેથી તમે જોશો કે તમારી અભિવ્યક્તિ એ પ્રાઇમ છે તેથી A ની વેલ્યૂ યોગ્ય રીતે પ્રચારિત થઈ રહી છે તેથી ઇનપુટ્સના કોઈપણ સંયોજન માટે XOR ગેટ માટે ફોલ્ટનો પ્રચાર થશે તેથી પાથ સેન્સિટાઇઝેશનની આ પદ્ધતિનો મૂળ સિદ્ધાંત આવો છે તેથી ફોલ્ટના સ્થળે આપણે કોમ્પ્લિમેન્ટરી લોજીક વેલ્યૂ અસાઇન કરીએ છીએ જેમ તમે બુલિયન તફાવતમાં કરો છો પછી આપણે અનુક્રમે 2 ફેઝીસ હાથ ધરીએ છીએ જેને આપણે ઉદાહરણ સાથે સમજાવીશું પ્રથમ ફોરવર્ડ ડ્રાઇવ ફેઝ છે જ્યાં ફોલ્ટ આવી રહ્યો છે ત્યાંથી આપણે એક પાથ પસંદ કરીશું આપણે તેને સર્કિટ આઉટપુટમાંથી એકમાં ફોલ્ટની આ દૃષ્ટિ કહીએ છીએ પછી આપણે ઉલ્લેખ કર્યો છે તે રીતે નોન કંટ્રોલિંગ વેલ્યૂઝ સોંપીને પાથને સંવેદનશીલ કરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી ફોલ્ટની અસર આઉટપુટ સુધી પ્રસરી શકે પછી આપણે બેકવર્ડ ટ્રેસીંગ તરીકે ઓળખાતું કંઈક કરવાની જરૂર છે જ્યાં આપણે પ્રાઇમરી ઇનપુટ્સ નક્કી કરવાના છે જે આ બધું શક્ય બનાવે છે અહીં આપણે કેટલીક મધ્યવર્તી લાઈનઓ ઉપર કેટલાક લોજીક વેલ્યૂઝ એપ્લાય કર્યા છે પરંતુ પ્રાઇમરી ઇનપુટ વેલ્યૂઝ શા માટે બનશે તે નક્કી કરવા માટે અમારે પાછળનું ટ્રેસિંગ કરવું પડશે આ સિગ્નલ વેલ્યૂઝ જેમ કે આપણે સ્ટેપ્સ 1 અને 2 માં નક્કી કર્યું છે આ માટે સિગ્નલને પાછળની તરફ ટ્રેસ કરવાની જરૂર છે તેથી આપણે એક ઉદાહરણ લઈશું એડવાન્ટેજ એ છે કે પ્રાઇમરી ઇનપુટ માટેની ટેસ્ટ એ સંવેદનશીલ પાથ સાથેની તમામ લાઈનઓ માટે પણ એક ટેસ્ટ છે શા માટે તમે જુઓ કે મારી પાસે ઇનપુટ છે આઉટપુટનો લાંબો પાથ છે તેથી હું ઇનપુટ્સને ગેટ ઉપર એવી રીતે એપ્લાય કરું છું કે ઇનપુટમાં કોઈપણ ફેરફાર આઉટપુટમાં પ્રસારિત થશે આ જ મધ્યવર્તી લાઈનો ઉપરના ફોલ્ટ્સ માટે રહેશે જો આ લાઇન પસંદ કરવામાં આવે તો માત્ર ઇનપુટ જ નહીં આ લાઇનમાં કોઈપણ ફેરફારનો પણ પ્રચાર કરવામાં આવશે તેથી પાથ સાથેની તમામ ફોલ્ટ્સ સિંગલ ટેસ્ટ વેક્ટર દ્વારા શોધી કાઢવામાં આવશે તે એક એડવાન્ટેજ છે પરંતુ ડીસએડવાન્ટેજ એ છે કે જ્યારે આપણે અહીં આ વિગતોની ચર્ચા કરી રહ્યા નથી કે જો સર્કિટમાં ફેન આઉટ હોય અને ફેન આઉટ થઈ જાય પછી તે ફરીથી કન્વર્જ થઈ રહ્યો હોય તો તેને બેક ટ્રેકિંગની જરૂર પડી શકે છે કારણ કે બેકવર્ડ ટ્રેસ દરમિયાન સંઘર્ષો થઈ શકે છે મારો મતલબ છે કે તમે ઇનપુટ વેલ્યૂઝની યુનીક સોંપણી શોધવામાં નિષ્ફળ થઈ શકો છો તેથી તમારે પાછા જવું પડશે વૈકલ્પિક પાથ અજમાવવો પડશે અને પ્રક્રિયાને પુનરાવર્તિત કરવી પડશે તેથી આને વારાફરતી એક કરતાં વધુ પાથના સંવેદનાની પણ જરૂર પડી શકે છે મેં હમણાં કહ્યું તેમ આ સમસ્યાઓ અને કોમ્પ્લેક્સિટીઝ પેદા કરે છે તેથી વ્યવહારમાં ઘણી બધી પદ્ધતિઓ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામ મૂળભૂત અલ્ગોરિધમ્સ ની વિવિધતાઓ છે જે D અલ્ગોરિધમ PODEM અને FAN છે પરંતુ કરન્ટ વર્ઝન્સ કેટલાક હ્યુરિસ્ટિક્સ સાથેના સુધારાઓ છે જે અમને ટેસ્ટ જનરેશનને ઝડપથી ચલાવવામાં મદદ કરે છે ચાલો એક ઉદાહરણ લઈએ તેથી અમારી પાસે અહીં સર્કિટ નેટ લિસ્ટ છે ચાલો 1 ઉપર સ્ટક થયેલા ફોલ્ટ E માટે એક ટેસ્ટ જનરેટ કરવાનો પ્રયાસ કરીએ તો અમારા પ્રથમ સ્ટેપમાં આપણે શું કરીએ ફોલ્ટની સાઇટ ઉપર એપ્લાય કરાયેલ રિવર્સ લોજિક વેલ્યૂઝ છે તેથી આપણે અહીં 0 એપ્લાય કરીએ છીએ આગળનું સ્ટેપ આપણે પાથ સાથેના ગેટના અન્ય ઇનપુટ્સ ઉપર નોન કંટ્રોલિંગ વેલ્યૂઝ એપ્લાય કરીને આઉટપુટમાં ફોલ્ટ ઇફેક્ટનો પ્રચાર કરવો પડશે તેથી અહીં એક જ આઉટપુટ છે અને પાથની સાઇટ ઉપરથી ત્યાં ફોલ્ટ છે આ એક જ પાથ છે તો હું શું કરું AND ગેટ ને હું 1 નું નોન કંટ્રોલિંગ વેલ્યૂ એપ્લાય કરું છું OR ગેટ ને હું 0 નું નોન કંટ્રોલિંગ વેલ્યૂ એપ્લાય કરું છું જેથી ફોલ્ટ અસરનો પ્રચાર થાય પછી આ 0 1 1 આ મારી સોંપણીઓ પહેલેથી જ મળી છે હવે મારે બેક ટ્રેસ કરવું પડશે પ્રાઇમરી ઇનપુટ તરફ બેક ટ્રેસ અને તે મુજબ ગેટ ઇનપુટને વેલ્યૂઝ સોંપે છે ઉદાહરણ તરીકે મારી પાસે અહીં 0 છે તો A B ના વેલ્યૂઝ શું હોવા જોઈએ અથવા 0 0 પણ હોવું જોઈએ તો જ મને અહીં 0 મળશે તો જેમ કે જો આપણે બેક ટ્રેસ 0 0 આગળ વધીએ તો મારી પાસે અહીં 1 છે આ ઇન્વર્ટર ઇનપુટ 0 હોવો જોઈએ કારણ કે આ 0 છે C પણ 0 હશે તેથી હવે તમે જુઓ એકવાર તમે C 0 બનાવ્યા પછી આપોઆપ D 0 બને છે તેથી D નો ઉલ્લેખ કરવાની જરૂર નથી તેથી D ડોન્ટ કેર don't care થઈ શકે તેથી તમે જુઓ કે આ ફોલ્ટ માટે આપણે ટેસ્ટ વેક્ટર મેળવ્યું છે 0 0 0 ડોન્ટ કેર છે અને કોઈપણ પ્રકારની હેરફેર કર્યા વિના સરળતાથી છે અને જે મુદ્દો હું કહું છું કે જે પાથ સંવેદના પામી રહ્યો છે જેમ કે ઉદાહરણ તરીકે E 1 ઉપર સ્ટક થઈ ગયો તે મારી ભૂલ હતી હું પણ શોધી શકું છું અહીં જુઓ H 0 1 હશે જે તમે એપ્લાય કરી રહ્યાં છો તેથી ફોલ્ટ ફ્રી સ્થિતિમાં H 0 હશે તેથી 0 ઉપર સ્ટક થયેલા H પણ ત્યાં જ હશે અને 0 ઉપર સ્ટક થયેલા Z પણ ત્યાં જ હશે તેથી આ ટેસ્ટ વેક્ટર દ્વારા પાથમાં આ બધા ફોલ્ટ્સ પણ શોધી કાઢવામાં આવશે તેથી મેં કહ્યું તેમ પાથ સેન્સિટાઇઝેશન એટલું સરળ નથી જેટલું આ ઉદાહરણ બતાવે છે બેક ટ્રેસિંગ ફેઝ દરમિયાન ઘણી તકરાર થઈ શકે છે આપણે કહેવાતા બેક ટ્રેકિંગ અલ્ગોરિધમની જરૂર છે અથવા તમારે એક જ સમયે બહુવિધ પાથને સંવેદનશીલ બનાવવાની જરૂર પડી શકે છે તેથી પ્રાયોગિક ટેસ્ટ જનરેટર એકદમ કોમ્પ્લેક્સ અને સોફિસ્ટિકેટેડ છે તેથી કોમ્બિનેશનલ ATPG નો અર્થ ઓટોમેટેડ ટેસ્ટ પેટર્ન જનરેશન માટે થાય છે તેથી કોમ્બિનેશનલ ATPG ટૂલ્સ ઉપલબ્ધ છે તે ખૂબ સારા છે પરંતુ ક્રમિક ATPG ટૂલ્સ સરખામણીમાં એટલા સારા નથી કે તેઓ વધુ સમય લે છે અને તેઓ ઘણી વખત ઘણા ફોલ્ટ્સ માટે ટેસ્ટ શોધી શકતા નથી તેથી ફોલ્ટ કવરેજ ઘણું ઓછું છે અને એક બીજું નિરીક્ષણ કર્યું છે કે આપણે ટેસ્ટ જનરેશન ફોલ્ટ સિમ્યુલેશન કરતાં ધીમી છે તેથી આ સાથે આપણે આ વ્યાખ્યાનને સમાપ્ત કરીએ છીએ